આપસૌનું ફરી સ્વાગત છે આપણે સામાન્ય વિકલન સમીકરણના ઉકેલો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો હવે આપણે આંશિક વિકલન સમીકરણ ને ધ્યાનમાં લો અને આપણે તમને તે આપવાનો પ્રયત્ન કરીએ છીએ પછી આપણે તેમને વર્ગીકૃત કરીએ છીએ તેથી આપણે વર્ગીકરણ શું છે તે વિશે આપણે વાત કરીશું હવે આપણે આ સમીકરણોનું વર્ગીકરણ કરીશું અને તેને આ સ્વરૂપોમાંથી ત્રણમાંના એક રૂપ માં મૂકીશું તેથી આપણે તમને આ દરેક રૂપ આપીશું આપણે તમને કેટલાક જાણીતા સમીકરણો આપીશું તે સમીકરણો પ્રારંભિક સ્થિતિ અને સીમા સ્થિતિ સાથેના છે અને આપણે તેમને આગામી કેટલાક વ્યાખ્યાનોમાં હલ કરીશું બરાબર તો અહીં આંશિક uન હોવું જોઈએ અને તો u2 ફક્ત uઅને માત્ર uત્યાં હોવું જોઈએ તેથી તેનો અર્થ એ કે તે ચોક્કસ રીતે રેખીય છે અન્યથા તમારી પાસે Lu0હોય છે જો આ તમારું સમીકરણ હોય તો L એ વિકલન ઓપરેટર છે બરાબર તેથી એકવાર તમે તેને ગાણિતિક રીતમાં સામેલ કરો તો તમે cu1 u2 u1 u2 આના 2 ઉકેલ લો પછી તમે આ લાગુ કરો પછી આ cLu1Lu2 તરીકે બહાર આવશે તેથી જો તે આ રીતે આવે છે તો પછી તમે કહો કે આ L એક રેખીય વિકલન ઓપરેટર છે જેમ કે આ આપવામાં આવેલા સામાન્ય સ્વરૂપમાં છે તમે xy Ax y લો આ બધા A B C ને હું આ આંશિક ડેરિવેટિવ્ઝ ના ગુણાંક તરીકે લખું છું તેથી તે બીજા ક્રમમાં છે તેથી તમારી પાસે xx ડેરિવેટિવ્ઝ તરીકે સૂચિત કરું છું u આધારિત ચલ છે uxy એ 2 છે અને જો તમારી પાસે 2 ચલ હોય તો 2 સ્વતંત્ર ચલ xy અને u આધારિત ચલ છે અને ગુણાંક xy ના વિધેય છે તો A આ છે તેથી હું હવે xy નું A લખતો નથી તેથી આ ફક્ત AuxxBuxy Cuyy Dux Euy FuG છે અને જો તે બિન સજાતીય તરીકે છે કારણ કે તમે u મૂકવાનો પ્રયાસ કરો છો તમે u સાથે આને બદલો છો તે હંમેશા દેખાશે બરાબર આ આ વિકલન ઓપરેટર ડાબી બાજુએ છે જેને તમે હંમેશા આ રૂપમાં લખી શકો છો બરાબર તેથી જ તે રેખીય છે અને તમે જોઈ શકો છો કે ત્યાં કોઈ u2 નથી ફક્ત u એટલે કે u નું જ પદ છે બરાબર માત્ર u અને u ના ડેરિવેટિવ્ઝ છે બરાબર અને ગુણાંકમાં u ના કોઈપણ વિધેય પરથી મળે છે તેથી ક્વાડરેટિક સમીકરણો ને જો તમે ધ્યાનમાં લો બરાબર તો ક્વાડરેટિક સમીકરણ શું હોય છે તે ax2bxycy20 જેવા સમીકરણ હોય છે તેથી જો તમારી પાસે આ ક્વાડરેટિક સમીકરણ હોય અને જો તમારી પાસે તેના જેવા ક્વાડરેટિક સમીકરણો હોય તો તમે તેનું વર્ગીકરણ કેવી રીતે કરો છો તેનો આધાર આ ભેદભાવ b2 4ac0 પર આધાર રાખે છે અને તમે આને અતિવલય હોય છે જો b2 4ac0 હોય તો તેને પરવલય છે બરાબર અને તે રીતે તમે વર્ગીકરણ કરો છો અને b2 4a0 હોય તો આ ઉપવલય ને વર્ગીકૃત કરો છો એ જ રીતે આપણે કહીએ છીએ અને તમે જોઈ શકો છો કે આ સમીકરણમાં x2ને બદલે તમારી પાસે xx ડેરિવેટિવ્ઝ છે જો તમારી પાસે xy હોય તો તમારી પાસે xy 2 ડેરિવેટિવ્ઝ છે અને મારી પાસે અહીં બીજો ક્રમ છે અને મારી પાસે ગુણાંક છે અને તેઓ xy ના વિધેય છે આ અહીં અચળ છે અને આ આ રૂપમાં છે તેથી અનુરૂપ રીતે તેઓ PDE પણ છે તેથી આ રીતે આપણે સમીકરણનું વર્ગીકરણ કરીએ છીએ બરાબર PDE ને સમાન રેખાઓ પર વર્ગીકૃત કરો જેમ કે તે b2 4ac હોય જે ડિસ્ક્રિમિનન્ટ છે અને આપણે આને ∆ કહીશું બરાબર મારી પાસે ∆ આ છે જો ∆ 0 હોય તો આપણે આ સમીકરણને અતિવલય સમીકરણ હોય છે ત્યારે તેની લાક્ષણિકતાઓ અલગ હોય છે બરાબર તેથી આ દરેક કિસ્સામાં દરેક સમીકરણ અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવે છે તેથી તે જ રીતે આપણે પણ અપેક્ષા રાખી શકીએ છીએ તેથી જ આપણે જો ડિસ્ક્રિમિનન્ટ કહેવામાં આવે છે તેથી તે કિસ્સામાં જો આપણે નવા ચલો શોધવાનો પ્રયત્ન કરીએ બરાબર તો તમારી પાસે હવે x y સ્વતંત્ર ચલો છે તેથી તમે નવા સ્વતંત્ર ચલોની શોધ માં હશો તેથી ξ અને η શોધવાનો પ્રયાસ કરો અને તમે સાથે આ કામ કરો તમે ચલો બદલાવો તો આ સમીકરણ બને છે અને આ કિસ્સામાં તે તરંગ સમીકરણ હોય છે અને તમે કેટલાક નવા ચલો ξ અને η માટે જુઓ છો તો તે નવા ચલો છે જે તમને ઉષ્મા સમીકરણ આપે છે આ કિસ્સામાં આ નવા ચલોની દ્રષ્ટિએ તમને લેપ્લેસ સમીકરણ શોધી રહ્યા છો તેથી xy છે અને જેથી તમે આ xy ચલો લેવા માંગો છો તો ચાલો હવે મને xy લખવા દો અને તેઓ આ રીતે વેક્ટર છે તેથી xy ચલો નવા ચલ ξ અને ηxy transformation→ ξ છે બરાબર આ રૂપાંતર છે તેથી જ્યારે તમે ξ ξxy અને xy પર જાઓ ત્યારે આ રીતે તમારે નવા ચલો માટે જોવું રહ્યું તેથી જ્યારે તમે આ રીતે જાઓ છો ત્યારે તમે આ ચલોને x y થી ξ અને η પર બદલી રહ્યા છો કારણ કે x અને y રેખીય છે તે સ્વતંત્ર ચલો છે બરાબર તે સ્વતંત્ર ચલો છે અને તે વાસ્તવમાં છે તેથી તે જ રીતે જ્યારે તમે નવા ચલો પર જાઓ ત્યારે ξ અને η પણ સ્વતંત્ર ચલો હોવા જોઈએ બરાબર તેથી x અને y વાસ્તવમાં R2 થી ξ અને η છે તેથી તમારી પાસે રૂપાંતર F R2 → R2 ને કહો છો તેથી જ્યારે તમે સપાટીમાં હોવ ત્યારે x y થી a નવી સપાટી હોય છે તેથી ξ અને η કંઈક એવું છે અને તમે કાર્ટેશિયન કોઓર્ડિનેટ કરો છો તો આ રેખા છે આ x અચળ આ રેખા છે બરાબર એ જ રીતે અચળ આ રેખા છે બરાબર અને અચળ આ રેખા છે તો તમે તેને રૂપાંતર હોવું જોઈએ તેથી આ ઉર્ધ્વ મેળવવા માટે મારી પાસે F 1 હોવું જોઈએ બરાબર અને આ ઓછામાં ઓછું સ્થાનિક રીતે હોવું જોઈએ બરાબર અને તે અસ્તિત્વમાં હોવું જોઈએ પછી મારી પાસે કોઈ પ્રશ્ન નથી તેથી હું હંમેશા પાછો આવી શકું છું આનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે મારી પાસે x y ની દ્રષ્ટિએ ξ અને η છે જ્યારે F 1 અસ્તિત્વમાં હોય ત્યારે હું x x x લખવા માટે સક્ષમ હોવો જોઈએ હું ξ અને η ની દ્રષ્ટિએ x અને y મેળવવા માટે સક્ષમ હોવો જોઈએ આવો તેનો અર્થ થાય છે બરાબર એટલે કે હું આ x ને ξ અને η ની દ્રષ્ટિએ y પણ ξ અને η ની દ્રષ્ટિએ મેળવવા માટે સક્ષમ હોવો જોઈએ તેથી આ કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ શું છે તેથી જો તમને ξ અને η માંથી આ એક F આપવામાં આવે તો તે વિધેય હોય છે બરાબર તો ખરેખર તમારી પાસે જે છે તે Fxyξ η છે આ રીતે આ રૂપાંતર લાગુ કરો ત્યારે આ વેક્ટર હશે અને આ તમારી પાસે છે તેથી મારી પાસે x y ની દ્રષ્ટિએ ξ અને η છે તો હું ક્યારે કહી શકું કે F 1 વાસ્તવમાં અસ્તિત્વમાં છે અને હું પાછો જઈ શકું છું અને હું વાસ્તવમાં x y ની દ્રષ્ટિએ તેને લખી શકું છું અને તેને હું ઉર્ધ્વ કરી શકું છું બરાબર હું અહીં x y લખી શકું છું અને આ F 1 અસ્તિત્વ ધરાવ છે તેથી આ વિધેય છે જે Fx dFdxx આને સમાન છે આ x નું મૂલ્ય x x0 પર છે અહીં તમે x0 પર વિકલન કરવા માંગો છો અને x0 વાસ્તવિક છે બરાબર ધારો કે જો તમારી પાસે આ હોય તો બરાબર તો ચાલો આપણે ધારીએ કે dFdx|x x0≠0 છે આ શું છે આ F ખરેખર શું છે F વાસ્તવમાં એક વળાંક છે આ રેખામાં વળાંક છે બરાબર તો વિકલન શું છે તે બિન શૂન્ય છે તેનો અર્થ એ છે કે તે x અક્ષની સમાંતર નથી કોઈપણ બિંદુએ સ્પર્શક x અક્ષની સમાંતર નથી જો તે x અક્ષની સમાંતર હોય તો તે 0 હોય છે બરાબર તેથી જો તે x અક્ષની સમાંતર ન હોય તો હું હંમેશા કહી શકું છું કે આ બિંદુને જુઓ મારી પાસે આ છે અને તમે પડોશમાં જુઓ આ પડોશમાં આપણને બધા સ્પર્શકો મળે છે બરાબર જો આ સ્પર્શકોમાંથી કોઈ ન હોય તો ચાલો આપણે આ બિંદુએ કહીએ આ બિંદુએ તમે સ્પર્શકો જુઓ આના પડોશમાં અહીંના તમામ બિંદુઓ પર તમે સ્પર્શકો પર વળાંક જુઓ તે x0 નો અર્થ છે કે સ્પર્શકો x અક્ષની સમાંતર નથી હવે જો F સતત હોય તો F વિભેદક હોય છે અને તે પણ સતત છે તેથી સ્પર્શકો સતત વળાંક સાથે આગળ વધી રહ્યા છે ધારો કે જો તમે વણાંકોના તમામ સ્પર્શક સતત આગળ વધી રહ્યા હોય બરાબર તો તેનો અર્થ એ છે કે તે વિકલન સતત છે અને આપણે જાણીએ છીએ કે તે એક સમયે બિન શૂન્ય છે જે સતત વિધેય ના ગુણધર્મો દ્વારા છે અને તમામ પડોશી સાથે એકીકાર હોવું જોઈએ તેનો અર્થ એ છે કે અહીંથી અહીં સુધી તમે વચ્ચેના સ્પર્શકને તે વળાંક માટે લો જે બધા બિન શૂન્ય છે બરાબર તો તમારી પાસે Fx ≠0 છે જો તે એક બિંદુએ હોય તો તે બિન શૂન્ય x0 છે બરાબર ચાલો આપણે કહીએ કે x0 δ x0δ છે તો કેટલાક પડોશમાં તમારી પાસે આ છે આ તમારું x0 δ x0δ તેથી આ અંતરાલમાં જો તમે ધ્યાનમાં લો તો વિકલન પણ બિન શૂન્ય હોય તો તમે જોઈ શકો છો કે આ સ્પર્શકો x અક્ષની સમાંતર નથી તેનો અર્થ એ કે તમે ખરેખર જોઈ શકો છો કે ઉર્ધ્વ હોઈ શકે છે બરાબર તમે આ બિંદુના પડોશીને વ્યાખ્યાયિત કરી શકો છો આ x0 છે આ મારું F છે તે તમારું y0 છે તેથી આ કેટલાક પડોશી છે તેથી કેટલાક પડોશી માટે હું હંમેશા એક ઉર્ધ્વ અસ્તિત્વમાં હોય છે બરાબર એ જ વસ્તુ માટે હવે તમે બહુ ચલ વિધેયને ધ્યાનમાં લો છો તો એનો અર્થ F થાય છે હવે તેનું વિકલન શું છે તેથી જો તમે આ વેક્ટર ને યાદ કરો તો તમે આ dFdx x ને R2 માં વેક્ટર કહો છો બરાબર જો આ x0 x0 પણ વેક્ટર હોય તો તે સમાન હોવું જોઈએ આ શું છે આ ખરેખર છે અહીં વિકલન શું છે તો તમારી પાસે 2 ચલો છે જે કેલ્ક્યુલસ થી તમે જોઈ શકો છો કે ∂F∂x ∂F∂y તે જ તમારું વિકલન છે બરાબર આ 2 આંશિક ડેરિવેટિવ્ઝ છે તો આ એ રીતે છે કે જેમ તમે તેને મેટ્રિક્સ તરીકે જોઈ શકો છો આ 1 અને 2 છે તેથી જો તમારું વિધેય F R2R1 હોય અને તમે આ શ્રેણી જુઓ તો શ્રેણી 1 1 આ 2 સાથે ઈયુક્લિડિયન જગ્યા સાથે x બરાબર x0 પર છે તેથી તમે xx0 વેક્ટરને ધ્યાનમાં લો જેથી તમે જુઓ કે ડેરિવેટિવ વાસ્તવમાં છે તે ઓપરેટર છે એટલે કે તે રેખીય ઓપરેટર છે તમે જાણતા નથી કે રેખીય ઓપરેટર શું છે પરંતુ તમે વિચારી શકો છો કે તે મેટ્રિક્સ છે તે એક મેટ્રિક્સ છે જે એટલે કે તે આ છે અને આ રીતે તમે આ વિકલન ને રજૂ કરો છો બરાબર પછી તમારી પાસે થોડો ઉર્ધ્વ શક્ય નથી કારણ કે આ R2R1 થી છે તેથી ઉર્ધ્વ દેખીતી રીતે તમારી પાસે ન હોઈ શકે R1R2 તમારી પાસે હોઈ શકે છે તો ચાલો આ ઉર્ધ્વ છે તો તમારે આ લેવાની જરૂર છે આ ફક્ત હું તમને કહેવા માંગુ છું કે હવે તમે કેવી રીતે કહો છો તે અંતર છે વેક્ટર છે તેથી અંતર છે તેથી વેક્ટરનું મોડ્યુલસ મૂલ્ય શૂન્ય હોવું જોઈએ આ બિન શૂન્ય છે તે F R2R2 છે તે હવે વેક્ટર મૂલ્યવાન R2R2 મૂક્યો બરાબર તો તેનું વિકલન શું છે તે dFdx|x x0આ છે આ વાસ્તવમાં બરાબર છે હવે મારું F શું છે F ખરેખર શું છે FxF1x F2x આ અગાઉના વિધેય જેવું છે તો તમે 2 ઘટકો છો આ અગાઉના પ્રકાર જેવું છે હવે આ શું છે તો આ એક વેક્ટર છે તેથી તમારે લખવું જોઈએ કે આ વેક્ટર છે તેથી તમારે FxF1xF2x જેવું લખવું જોઈએ બરાબર તેથી તે R2 માં વેક્ટર છે તેથી તે આ રીતે છે તેથી જો તમે ખરેખર જોશો તો હવે હું જાણું છું કે આનું વિકલન શું થશે આ તમે જાણો છો કે આ વિકલન છે તેથી તમે તેને લખી શકો છો તેથી F1∂x અને F1∂y થશે બરાબર તે 1 છે અને તે જ રીતે F2 માટે તમે F2∂x અને F2∂y લખી શકો છો તો તમારી પાસે શું છે આ વિકલન છે અગાઉ

અહીં મોડ્યુલસ શું છે તમે નિર્ધારક અર્થ છે એટલે કે detdFdx F1∂x F1∂y F2∂x F2∂y ≠0 જેની તમે ગણતરી કરી શકો છો બરાબર તેથી જો તે નિર્ધારક હોય અને જો તે R2R2 માંથી હોય તો વિધેય ગણો છો ત્યારે તે સ્પર્શક x અક્ષની સમાંતર નથી તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં ઉર્ધ્વ પરિસ્થિતિ છે પણ આ બીજા 3 કિસ્સામાં પણ છે આ કિસ્સામાં F R2R2 અને ડેરિવેટિવ જે નિર્ધારક છે તેને જેકોબિયન છે ત્યારે તેનો અર્થ એ કે તમે F 1 નું ઉર્ધ્વ કરી શકો છો બરાબર તેથી આ અસ્તિત્વમાં છે તેથી હું લખી શકું છું કે મારું F1 શું છે અને ξ અને F2 મારું η છે તો મારે શું કહેવું જોઈએ જો મારી પાસે આ હોય તો બરાબર F 1 અસ્તિત્વમાં હોય છે F 1 અસ્તિત્વમાં હોય છે અને જો જેકોબિયન જે વ્યાખ્યા છે તે J ∶ x y x y ≠0 છે જો આ જેકોબિયન બિન શૂન્ય અસ્તિત્વમાં હોય છે તેથી તમારે હંમેશા તમારા ξ અને η વિધેય ને એવી રીતે જોવું જોઈએ કે આ જેકોબિયન બિન શૂન્ય હોય હું ઇચ્છું તો ગમે ત્યારે હું પહેલાના ચલો x અને y પર જઈ શકું છું બરાબર તમે કંઈપણ ગુમાવશો નહીં તેથી x y ચલો અને ξ અને η ચલો વચ્ચે એક થી એક સંયોજકતા સાજતા આ સમીકરણને નવા ચલ ξ અને η માં રૂપાંતરિત કરતા પહેલા તમારે આ જાણવું જોઈએ હવે આ જાણીએ આ બાબતોનું અવલોકન કર્યા પછી આપણે શું કરીએ છીએ કે આપણે એક નવું ચલ ξ અને η શોધી રહ્યા છીએ તેથી આપણે આ x y થી ξ અને સાથે રૂપાંતરણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ ચલનો ફેરફાર છે તેથી આપણે x ના તમામ વિકલન ને ξ અને η ના વિકલન સાથે બદલવા માંગીએ છીએ તેથી આ કરવા માટે આપણે વિકલન ux ને બદલવું પડશે અહીં ux શું છે હું ઇચ્છું છું કે u સૌ પ્રથમ u ના આધારિત ચલ બને જે અગાઉ નું વિધેય છે બરાબર એ ξ છે η એ છે બરાબર અને જેકોબિયન બિન શૂન્ય છે તેનો અર્થ એ છે કે હું x y ની દ્રષ્ટિએ x લખી શકું છું તેથી ξ ની દ્રષ્ટિએ y ને બદલી શકું છું તેથી છેવટે તે uξ બને છે બરાબર તમે ફક્ત કહી શકો છો કે u હોય તો તમારી પાસે ux અને ∂u∂x ∂u∂x ∂u∂x છે તે જ મારું ∂u∂x છે તમે આને જોવાનો પ્રયત્ન કરો આને તમે ∂x∂u ∂x∂u સાથે બદલી શકો છો તેથી જો તમે આ લખો છો તો આ તમારી પાસે ∂u∂x હોય છે અને તમે આ u ને કાઢી નાખો આ ઓપરેટરની જેમ જ છે જો તમે આને દૂર કરો છો તો તમને જે મળે છે તેમાં તમારી પાસે ∂x ∂x ∂x હોય છે અને હું જાણું છું કે મારું શું છે છે હું ξ x ની ગણતરી કરી શકું છું હું x ની ગણતરી કરી શકું છું બરાબર છે અને હું મારા x ની ગણતરી કરી શકું છું તે મને ∂x આપશે અને પછી આ ∂u∂y∂y∂u ∂y∂u મેળવી શકું છું તેથી તે ∂y ∂y ∂y ને ઓપરેટર સૂચવે છે બરાબર હવે તમે તમારું સમીકરણ લો તો તમારી પાસે uxx છે આ શું છે તે 2ux2 છે આ ∂x∂u∂x છે બરાબર આ પોતે જ વિધેય તરીકે વર્તે છે તેથી આ કંઈક આવી રીતે છે જે ∂x∂x∙u છે હવે મારી પાસે જે છે તેની સાથે મેં ∂x ને બદલ્યું છે બરાબર મારી પાસે શું છે તેથી મારી પાસે ξx x હોઈ શકે છે જે ∂u માટે છે તમે u પર વધુ એક ξx વિસ્તાર હોય તો પ્રથમ તમને ξx ∂ ξx સરળ રીતે મળી જશે અને હવે તમે તેને સરસ રીતે વિસ્તૃત કરો છો તમે જે જુઓ છો તે એ છે કે જો તમે તેને વિસ્તૃત કરો છો તો આનું ξx ∂ ξx છે તેથી તે તમને ξx ξx આપશે બરાબર હું તેને સીધું લખીશ જેથી તમે જોશો કે uxx હશે બરાબર તમે તેને લખી શકો છો તેથી ξxuxu છે બરાબર આને હું આ વત્તા x ξxuxu જેવું લખી રહ્યો છું હવે તમે આને જુઓ આ ξx હશે અને તમારી પાસે શું છે આ તમે આ પ્રથમ પદને અલગ કરી રહ્યા છો જેથી તે ξx u હશે હવે જો તમે આને અલગ કરો છો તો તમારી પાસે અહીં ξx ξx છે અહીં x2uξξ છે બરાબર એ જ રીતે તમને ξxxu ξxxuξη મળે છે જ્યારે આ વિસ્તૃત કરો ત્યારે તમને આ મળે છે તેવી જ રીતે જ્યારે તમે આ બાજુ કરો છો ત્યારે તમને મળશે હવે આ શબ્દ જો તમે કરો તો 4 પદો તમને મળશે બરાબર તેથી તમે ફક્ત લખો કે તમે બદલો તો x છે હવે આ એક જુઓ ηxxu x ξxuξη ηxxu x2uηη તો આ આખી વસ્તુને તમે આ રીતે જોઈ શકો છો તેથી તમે બીજા ક્રમના પદો જુઓ તમે તેને અલગ લખો બરાબર તેથી જો તમે આ લખો છો તો તમે જે મેળવો છો તે x2uξξ છે અને વધુમાં આ એકસાથે છે તેથી આ છે આ ડેરિવેટિવ્ઝ છે તમે માની શકો છો કે તે સતત વિધેય 2 મિશ્ર વિકલન છે તેથી તમારી પાસે 2∙ ξxxuξη છે બરાબર uξη અને પછી વધુમાં x2uηη uξη a આ તમારી પાસે વધુમાં કેટલાક ગુણાંક છે વાસ્તવમાં આ ξxx શું છે આ તમે ξ કહી શકો છો તેથી તમે આને ફરીથી લખી શકો છો તેથી ∂x∂x છે તે આ છે ∂x શક્ય છે કારણ કે x ξy ની દ્રષ્ટિએ લખી શકું કારણ કે તે ઉર્ધ્વ છે કારણ કે જેકોબિયન બિન શૂન્ય છે તેથી તે રીતે તમે ખરેખર u મેળવી શકો છો તમે વસ્તુઓને વધુ સરળ બનાવી શકો છો પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી તો તમારી પાસે u છે u નો ગુણાંક આ છે તે બરાબર વિધેય કરશે તો તમારી પાસે uxx છે અને તમારી પાસે uxx પદો છે બરાબર અને u અને u પદો તે ફક્ત નીચલા ક્રમની પદો છે તમે કહી શકો છો કે તેઓ ખરેખર મહત્વના નથી બરાબર તો uxx છેલ્લે તમને જે મળે છે તે આ છે જેથી તમે ξξ ξη અને ηη અને નીચલા ક્રમના પદો u u ની દ્રષ્ટિએ લખી શકો છો તેથી જો તમે આ જ રીતે કરો છો તો તમે uyy પણ મેળવી શકો છો તમે x ને બદલે y ને બદલી શકો છો તેથી તમારી પાસે y2uξξ2∙ ξyyuξηy2uηη છે અને વધુમાં નીચલા ક્રમના પદો છે હવે શું થાય છે કે આપણી પાસે સામાન્ય સમીકરણ uxx uyy and uxy પણ હશે તો આ પણ તમારે લખવાનું છે જે uxy ને એ જ રીતે લખવાનું છે હવે તમે શું કરો છો કે તમારે ફક્ત ∂x ઓપરેટિંગ કરવું પડશે અને અંતે તમારા પર કોપરેટ કરવું પડશે બરાબર એવું જ કંઈક જો તમે કરો છો તો તમે ફરીથી જોશો કે તે જ ગણતરીઓ દ્વારા જો તમે આ ઉચ્ચ ક્રમના પદો બીજા ક્રમના પદો એકત્રિત કરો છો તો તમે જે મેળવો છો તે ξx ξyuξξ ξxyxyuξηxyuηη નીચલા ક્રમના પદો છે બરાબર તે જોવું મુશ્કેલ નથી બરાબર તેથી તમે જોઈ શકો છો કે રૂપાંતર પછી નવા ચલો અને uxx uyy અને uxyમિશ્રણ વિકલન ની દ્રષ્ટિએ જોઈ તો આ તમારું છે મારી પાસે આ છે આ એક છે બરાબર હવે A x હું અને ની દ્રષ્ટિએ લખી શકું છું તેથી આ તમામ વિધેય A B C D E F G છે હવે અને ના વિધેય પર જાઓ તો આ બધી ગણતરી તમે પણ કરી શકો છો હવે તમે આ બધી વસ્તુઓ ux uy અને u જાણો છો બરાબર હવે u એ એક વિધેય છે અને હવે તમે ux પણ ધારી શકો છો એટલે કે તમારી પાસે જે છે તેથી ux છેux શું છે સીધું તમારી પાસે પહેલેથી જ છે તેથી ξxuxu આ તમારા ux છે એ જ રીતે તમે uy મેળવી શકો છો એટલે કે ξyuyu તેથી તમારી પાસે બધું છે તેથી તમે હમણાંનું વિધેય જોયું અને મારી પાસે છે તમે જાઓ અને બીજા ક્રમના રેખીય આંશિક વિકલન સમીકરણ કરો છો તો તમે શું કરો છો કારણ કે તમે uξξ ના પદો એકત્રિત કરો છો જુઓ જ્યારે તમે uξξ ને બાદબાકી કરો છો મારી પાસે A x2 છે અને મારી પાસે અહીં છે બરાબર આ C y2 છે અને મારી પાસે અહીં છે આ B ξx ξy છે બરાબર જો તમે તે એકત્રિત કરો છો તો તમે જે સમાપ્ત કરો છો તે સમીકરણ છે PDE બને છે હવે તમારી પાસે ગુણાંક uξξ છે જે ગુણાંક તમને મળે છે જેથી હું તેને કેટલાક ગુણાંક કહું છું તમારી પાસે Ax2 Bξx ξyCξy2 છે બરાબર તમારી પાસે જે છે તે ફક્ત આમાં A C માં B માં આ શબ્દો એકત્રિત છો તેથી તમે ઉચ્ચ ક્રમના પદો એકત્રિત કરો જે uξξ છે હવે આ વત્તા હવે હું uξη ના ગુણાંક માટે શું લખીશ તે આ બનશે તમે જોશો કે તે 2A ξxxB ξxyx ξy 2C ξyy બનશે જે તમારી પાસે છે બરાબર ઉપરાંત તમારી પાસે જે છે તે uηη પદો uηη પદો અથવા આના જેવું કંઈક છે ફરીથી uξη u a uηη નો ગુણાંક શું છે uηη ફરીથી x2 છે ફરીથી અહીં તો uηη આ એક શરત છે જો તમે તે કરો છો તો તમે જોશો કે તે Ax2BxyCy2 બનશે વધુમાં u ના કેટલાક ગુણાંક u ના કેટલાક ગુણાંક કેટલાકના u સમાન ગુણાંક છે તેથી તમારી પાસે શું હશે કે A B C D E F G G તમે લખ્યું છે બરાબર તેથી જ્યારે તમે સમાપ્ત કરો ત્યારે તમારું સામાન્ય સમીકરણ G શું છે તેમા બની શકે કે તમારી પાસે કેટલાક પદો હોઈ શકે છે જેમાં G હશે બરાબર જે નવું પદ છે તે G છે તો આને હું F કહું છું બરાબર આને હું A B C D E તરીકે ઓળખું છું તેથી આ Eહશે બરાબર આ મારો ગમે તે ગુણાંક હોય તો પણ હું તેને D કહું છું આ નીચલા ક્રમના પદો નથી તેઓ મહત્વના નથી જો તમારે AuξξBuξηCuηηવત્તા નીચલા ક્રમના પદો શૂન્ય હોય છે આ રીતે આ તમને મળે છે બરાબર તો જ્યાં A આ છે જ્યાં A ફક્ત A છે આ A B C છે હવે A B C ઓળખાય છે હવે A A B C Ax2 Bξx ξyCξy2 Bની દ્રષ્ટિએ છે B આ 2A ξxxB ξxyx ξy 2C ξyy છે અને C Ax2BxyCy2 છે તેથી તમે બીજા ક્રમના આપેલા આંશિક વિકલન સમીકરણ તમે ઘટાડો છો તમે ચલોના બદલાવનો ઉપયોગ કરીને નવા ચલો અને તમે જઈ શકો છો તેથી તે મૂળભૂત રીતે ઉર્ધ્વ ને રૂપાંતરિત કર્યા છે તેથી x y સ્વતંત્ર ચલોને બદલે હવે તમારી પાસે અને નવા સ્વતંત્ર ચલો છે તેથી આ તે છે તેથી આપેલ બીજા ક્રમના રેખીય આંશિક આવશ્યક સમીકરણ આ પ્રકાર બની જાય છે આ હવે આ છે તે આ બની ગયું છે આ નવા ચલોની દ્રષ્ટિએ ઘટી ગયું છે અને બરાબર તેથી આપણે જોઈશું કે આને આગામી વિડીયોમાં કેવી રીતે વર્ગીકૃત કરવું તેથી આપણે ભેદભાવ કરનાર b2 4ac ને જોઈશું આ b2 4ac ની નિશાનીના આધારે ભેદભાવ કરનાર અને આપણે નક્કી કરીશું કે આ સમીકરણને કેવી રીતે ઘટાડે છે બરાબર તે કેવી રીતે થશે તે કયા પ્રકારનું સ્વરૂપ લે છે જેથી તમારા હાયપરબોલિક સમીકરણનો અર્થ એ થાય છે કે તે આ રૂપમાં છે તમે તેને ઘટાડી શકો છો તે સામાન્ય રીતે તરંગ સમીકરણ આપવામાં આવ્યા છે જે આપણે આગામી વિડીયોમાં જોઈશું